ડિસ્પ્લેસમેન્ટ કરંટ ચાલો હવે આપણે અત્યાર સુધી શું શીખ્યા તેનો સારાંશ આપીએ અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રીક અને મેગ્નેટીક ફિલ્ડ્સ વિશે જે શીખ્યા કે ઇલેક્ટ્રીક ફિલ્ડ ગૌસના નિયમ Gauss's law ને સેટિસ્ફાય કરે છે જે એ છે કે ઇલેક્ટ્રીક ફિલ્ડનું ડાયવર્જન્સ E0 તરીકે આપવામાં આવે છે જ્યાં એ ઇલેક્ટ્રીક ચાર્જ ડેન્સિટી છે પછી આપણે બદલાતા મેગ્નેટીક ફિલ્ડને લીધે મળતા ઇલેક્ટ્રીક ફિલ્ડના કર્લ E Bt વિશે શીખ્યા જે ફેરાડેનો નિયમ Faraday's law છે ધ્યાનમાં રાખો કે ચાર્જ વિતરણથી ઉદભવતા E નું કર્લ 0 છે ત્રીજું આપણે શીખ્યા છીએ કે શૂન્યાવકાશમાં અથવા કોઈ માધ્યમ ન હોય ત્યાં B નું કર્લ B0 J છે આ બાયો સાવર્ટનો નિયમ છે અને અંતે આપણે શીખ્યા કે B નું ડાયવર્જન્સ B0 છે તે એના સંબંધિત છે કે ત્યાં કોઈ ચુંબકીય મોનોપોલ્સ નથી મેગ્નેટીક ફિલ્ડ હંમેશા કરંટ લૂપ માંથી બહાર આવે છે જે ડાયપોલ ની જેમ કાર્ય કરે છે એક રીતે તમે આને મેગ્નેટીક ફિલ્ડ માટે ગૌસનો નિયમ કહી શકો છો તો આપણે આ ચાર બાબતો શીખ્યા છીએ ચાલો આ સમીકરણોની સરખામણી કરીએ તમે સમીકરણ 2 અને 3 જુઓ હું સમીકરણ 2 અને 3 ને એકબીજાની બાજુમાં લખું છું તમારી પાસે E Bt છે અને B0 J છે આ બે સમીકરણો જુઓ પહેલા સમીકરણમાં આપણી પાસે બદલાતા મેગ્નેટીક ફિલ્ડના કારણે મળતું ઇલેક્ટ્રીક ફિલ્ડ છે પરંતુ ત્યાં કોઈ કરંટ ટર્મ નથી જે મૂળભૂત રીતે ત્યાં કોઈ મેગ્નેટીક કરંટ નથી તેને સંબંધિત છે કોઈ મેગ્નેટીક મોનોપોલ નથી અથવા ફ્રી મેગ્નેટીક ચાર્જ નથી તો ત્યાં કોઈ કરંટ નથી તેથી કરંટમાંથી કંઈ બહાર આવતું નથી બીજી તરફ B ના કર્લ B સમીકરણમાં મેગ્નેટીક ફિલ્ડ ઇલેક્ટ્રીક કરંટમાંથી બહાર આવે છે જો કે અહીં ઇલેક્ટ્રીક ફિલ્ડ છે જે સમય સાથે બદલાય છે શું એવું શક્ય છે કે અહીં કોઈ અન્ય ટર્મ હોય કે જે મેગ્નેટીક ફિલ્ડમાં વધારો કરે અહીં આ અસમપ્રમાણતા છે જુઓ હું E ના કર્લ E ના સમીકરણમાં કોઈ પણ કરંટની ગેરહાજરી સમજાવી શકું છું કારણકે ત્યાં કોઈ મેગ્નેટીક પોલ્સ નથી પરંતુ અહીં Et ટર્મ ન હોઈ શકે તેવું કોઈ કારણ નથી આપણે હવે બતાવીશું કે તે ખરેખર અસ્તિત્વમાં હોવી જોઈએ અને તેને ડિસ્પ્લેસમેન્ટ કરંટ તરીકે ઓળખવામાં આવે છે અને તે મેક્સવેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને તે ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ નું વર્ણન કરતા સમીકરણોના સંપૂર્ણ સેટ ને પૂર્ણ કરશે તેથી ચાલો હું બાયો સાવર્ટના નિયમથી શરૂઆત કરું જે તમને સ્ટેડી કરંટ માટે યાદ હશે અને સ્ટેડી કરંટનો અર્થ શું છે સ્ટેડી કરંટ એટલે એવો કરંટ જે સમય સાથે બદલાતો નથી તેનો અર્થ એ છે કે કરંટ ડેન્સિટીનું ડાયવર્જન્સ J0 છે જેનો આપણે ક્યાંક ઉપયોગ કરીએ તમે તે માટે સમીકરણ B0 J છે જો તમે તે લેક્ચર પર પાછા જશો તો તમે જોશો કે આ સમીકરણ મેળવતી વખતે એક ટર્મ હતી જે J ને સમપ્રમાણ હતી જે આપણે કહ્યું હતું કે આ સ્ટેડી કરંટને કારણે 0 છે જો તે ટર્મ 0 ન હોય તો શું થશે તેથી જો J0 હોય તો શું થશે તો તે t ના બરાબર થશે જયાં એ ચાર્જ ડેન્સિટી છે અને ગૌસના નિયમનો ઉપયોગ કરીને આ ટર્મ મને 0 Et આપે છે તો જો હું B નું કર્લ લઉં પરંતુ કરંટને સ્ટેડી તરીકે ન ગણું તો જમણી બાજુએ આવી ટર્મ મળી શકે છે ચાલો હવે બીજી રીત જોઈએ કે તે કેવી રીતે ઉદભવે છે અને આ સંપૂર્ણ રીતે ગાણિતિક હશે જો હું આ સમીકરણ જોઉં કે B નું કર્લ B0 J છે અને જો હું બંને બાજુ ડાયવર્જન્સ કરું તો J થશે હવે કર્લનું ડાયવર્જન્સ ગાણિતિક રૂપે હંમેશા 0 હોય છે તેથી ગાણિતિક રૂપે ડાબી બાજુની આ ટર્મ હંમેશા 0 બને છે બીજી બાજુ જો અથવા ચાર્જ ડેન્સિટી એ સમયનું ફંક્શન હોય તો જમણી બાજુએ 0t મળવું જોઈએ જે આપણે અગાઉ પણ જોયું છે જમણી બાજુ 0 ના બરાબર નથી અને તેથી આ સમીકરણમાં એક વિસંગતતા જણાય છે આપણે તે વિસંગતતાને કેવી રીતે દૂર કરી શકીએ તો ચાલો આપણે B0 Jv લખીએ અહીં મેં એક બીજો વેક્ટર v ઉમેરેલ છે તેથી જ્યારે હું બંને બાજુ ડાયવર્જન્સ લઈશ ત્યારે બંને બાજુઓ પર જવાબ 0 આવશે તેથી જો હું B ના કર્લનું ડાયવર્જન્સ લઉં તો ગાણિતિક રીતે તે હંમેશા 0 આવશે એટલે કે અને જમણી બાજુ તે 0 J જે 0 v ના બરાબર થશે હવે E નું ડાયવર્જન્સ E0 છે તે સમીકરણનો ઉપયોગ કરીને આપણને 00 Et v સમીકરણ મળશે આ સમીકરણો પરથી મને 0 મળશે અને તેથી v00 Et થશે તો B માટેનું સાચું સમીકરણ 0 J00 Et થશે આ પણ કરંટ ટર્મ જેવું જ છે અને આ વધારાની ટર્મ છે અને આ આને ગાણિતિક રીતે સુસંગત બનાવે છે આ ટર્મ આપણે હમણાં જ ઉમેરી છે આ વધારાની ટર્મ 0Et એ ડિસ્પ્લેસમેન્ટ કરંટ તરીકે ઓળખાય છે કારણકે તે ડિસ્પ્લેસમેન્ટ D નામની કવાંટીટી સાથે સંબંધિત છે જે ફ્રી સ્પેસ માં 0E છે તો ચાલો આ બધા સમીકરણો ફરી લખીએ તો આપણી પાસે ઇલેક્ટ્રીક ફિલ્ડ માટે ગૌસનો નિયમ છે કે E નું ડાયવર્જન્સ પછી અમારી પાસે E Bt છે હું તમને ફરીથી યાદ અપાવવા માંગુ છું કે અહીં B ના કર્લના સમીકરણમાં બાદબાકીની નિશાની છે તેઓ સમય સાથે બદલાય છે કે બદલાતા નથી તેઓ ઇલેક્ટ્રોસ્ટેટીક છે કે નહિ મેગ્નેટોસ્ટેટીક છે કે નહિ એ બધું આ ચાર સમીકરણો દ્વારા વર્ણવવામાં આવે છે તો સમગ્ર ઇલેક્ટ્રોડાયનેમિક્સ એ આ ચાર સમીકરણો પર આધારિત છે જો કે આ વ્યાખ્યાનમાં આપણું ધ્યાન ડિસ્પ્લેસમેન્ટ કરંટ પર રહેશે કારણકે આપણે ડિસ્પ્લેસમેન્ટ કરંટ અને તેની અસરોને સમજવા માંગીએ છીએ તેથી ડિસ્પ્લેસમેન્ટ કરંટ અને તેની અસર બતાવવા માટે વારંવાર આપવામાં આવતું ઉદાહરણ વાયર સાથે જોડાયેલ પેરેલલ પ્લેટ કેપેસિટર છે અહીંથી કરંટ I આવી રહ્યો છે અને તે બીજી તરફથી બહાર જાય છે જો કરંટ સમય સાથે બદલાતો હોય તો સરફેસ ચાર્જ પણ બદલાશે તેથી અહીં પ્લેટ પરનો સરફેસ ચાર્જ પણ બદલાશે તેનો અર્થ એ છે કે પ્લેટસ વચ્ચેનું ઇલેક્ટ્રીક ફિલ્ડ પણ બદલાશે તો જો કરંટ I એ સમયનું ફંક્શન હોય તો શું થશે તો અહીં આ ઇલેક્ટ્રીક ફિલ્ડ E પણ સમયનું ફંક્શન બનશે અને આનો અર્થ એ થાય છે કે સમયના સંદર્ભમાં E નું પાર્શીયલ ડેરિવેટીવ Et એ 0 ના બરાબર નથી અહીં પ્લેટસની વચ્ચે ડિસ્પ્લેસમેન્ટ કરંટ છે અને તેની થોડી અસર હોવી જોઈએ કારણકે હવે હું જાણું છું કે અહીં કોઈ ભૌતિક કરંટ નથી તો પણ B નું કર્લ B00Et0 છે જો B નું કર્લ 0 ન હોય તો તેનો અર્થ એ છે કે પ્લેટસની વચ્ચે પણ થોડું મેગ્નેટીક ફિલ્ડ હશે જેની સામાન્ય રીતે તમે અપેક્ષા ન રાખતા હોય તો ચાલો આપણે આ કવાંટીટીઝની ગણતરી કરીએ તો ચાલો સરળતા માટે આપણે પ્લેટને ગોળાકાર તરીકે લઈએ તો અહીં એક ગોળ પ્લેટ છે અને અહીં બીજી ગોળાકાર પ્લેટ છે અહીંથી કરંટ I આવી રહ્યો છે અને તે બીજી તરફથી બહાર જાય છે સરળતા માટે આપણે અહીં કોઈ બીજા ફ્લો થતા કરંટને અવગણીશું જેથી આપણે ધારી લઈશું કે કરંટ આવતાની સાથે જ ચાર્જ સમગ્ર પ્લેટમાં સરખે ભાગે વહેંચાઈ જશે તેથી IdQdtA છે અહીં A એ પ્લેટનો એરીયા છે તેથી ddtIA થશે હું ગૌસના નિયમથી હું જાણું છું જે આ ડાયનેમીક સ્થિતિમાં પણ સાચું છે કે E0 છે અને પ્લેટ્સની વચ્ચે E0 છે અહીં E યુનિફોર્મ છે તેથી હું પાર્શીયલ ડેરિવેટીવ વિષે ચિંતા કરતો નથી તેથી dEdt10IA0 થશે અને તેથી ડિસ્પ્લેસમેન્ટ કરંટ ડેન્સિટી JD કે જે વેક્ટર છે અને તે ઇલેક્ટ્રીક ફિલ્ડની સમાન જ દિશામાં છે તો JD0EtIA થશે આ ડિસ્પ્લેસમેન્ટ કરંટ છે તો આ એવું છે કે આ કરંટ જે આવી રહ્યો છે તે આ એરીયા A પર ફેલાયેલો છે અને પછી તે પસાર થઈ રહ્યો છે તેથી કરંટ પર યુનિટ એરીયા IA બને છે આ ડિસ્પ્લેસમેન્ટ કરંટને કારણે ત્યાં મેગ્નેટીક ફિલ્ડ બનશે મેગ્નેટીક ફિલ્ડનું સમીકરણ B00Et0 JD છે આ સમીકરણ રેગ્યુલર કરંટ ને કારણે પણ મળે છે અને તેથી અહીં B ફિલ્ડ આ અહીં રીતે સરક્યુલર બનશે ઉપરની તરફ તે કાગળમાંથી બહાર આવે છે અને નીચે કાગળની અંદર જાય છે અને આ B ફિલ્ડ પ્રોડ્યુસ થશે તો બદલાતું ઇલેક્ટ્રીક ફિલ્ડ પ્લેટ્સ વચ્ચે અને બહાર પણ મેગ્નેટીક ફિલ્ડમાં વધારો કરશે જે ડિસ્પ્લેસમેન્ટ કરંટની અસર છે